હવે આપણે બીજા થિયોરમને ના થિયોરમ તરીકે ઓળખવામાં આવે છે જેમ થેવેનિનના થિયોરમ આપણને એક જ વોલ્ટેજ સોર્સ સોર્સ દ્વારા બતાવીશ અને તે અન્ય કોઈ સર્કિટ સાથે જોડાયેલ છે મને આ મારી સર્કિટ કહેવા દો હવે આપણે જે જોઈએ તે ટર્મિનલ થિયોરમ પર આધારિત કરંટ સોર્સ સાથે બદલ્યું અહીં ત્વરિત શું કરશે મને ફરીથી કહેવા દો કે આ વોલ્ટ VL છે અને આ કરંટ IL છે હું તેને વોલ્ટેજ સોર્સ ઉદાહરણ સાથે બદલીશ તેથી હું આ સમગ્ર વસ્તુને વોલ્ટેજ સોર્સ દ્વારા બદલીશ જેની વેલ્યું એ વોલ્ટેજ છે જે વાસ્તવમાં VL સર્કિટમાં થાય છે જેમ આપણે પહેલા જોયું કે ડેરિવેશન ગમે તે VL થી ઇન્ડિપેન્ડન્ટ હશે તેથી તે કોઈપણ સર્કિટ પર લાગુ પડે છે તમે ગમે તે કનેક્ટ કરો ફરીથી આ તે સર્કિટ છે જેના માટે આપણે ઇક્વિવેલન્ટ ગણતરી કરી રહ્યા છીએ અને આ સર્કિટમાં ફક્ત ઇન્ડિપેન્ડન્ટ સોર્સ લિનિયર રેઝિસ્ટર અને લિનિયર કંટ્રોલ સોર્સ હોવા જરૂરી છે આ કંઈ પણ હોઈ શકે છે તે શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે તે ગમે તે હોય આ બે ટર્મિનલ વચ્ચે તેને વોલ્ટેજ અથવા તે ચોક્કસ વેલ્યું ના કરંટ સોર્સ દ્વારા બદલી શકાય છે ગમે તે વોલ્ટેજ અથવા કરંટ તે ડ્રો કરે છે અને છેલ્લે આ માટે આપણે જે પણ મેળવીશું તેના માટે સમાન VL ના મૂલ્યથી ઇન્ડિપેન્ડન્ટ રહેશે તો ચાલો આપણે તેને લઈએ અને પહેલાની જેમ આગળ વધીએ હવે ચાલો કહીએ કે મેં સર્કિટ આપી છે અને તમને IL ની ગણતરી કરવા માટે કહું છું હવે અંદર ઇન્ડિપેન્ડન્ટ સોર્સ છે અને બહાર એક ઇન્ડિપેન્ડન્ટ સોર્સ છે જે VL છે IL માટે હું કેવી રીતે હલ કરીશ હું સુપર પોઝિશન દ્વારા બદલવામાં આવે છે હું IL1 ની ગણતરી કરીશ બીજો કેસ એ છે કે જ્યાં ઇન્ટરનલ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ નલ કેસમાં મારો IL આ બે કેસો IL1 IL2 નો સરવાળો હશે મૂળભૂત રીતે મારી પાસે આ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ VL અને તમામ ઇન્ટરનલ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ છે એક કિસ્સામાં હું તમામ ઇન્ટરનલ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ ને એક્ટિવ કરું છું પરંતુ VL ને નલ કરું છું અને બીજા કિસ્સામાં મેં તમામ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ ને ડિએક્ટિવ કર્યા છે અને માત્ર VL ને એક્ટિવ કર્યું છે હવે ચાલો સ્ટેપ બાય સ્ટેપ આ કેસમાં આ શું છે મેં જે કર્યું છે તે તમામ ઇન્ટરનલ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ એક્ટિવ છે તેથી આ બધા એક્ટિવ છે અને હું આઉટપુટ અથવા આ ટર્મિનલ 1 અને 1 પ્રાઇમ સમાપ્ત કરું છું જ્યાં હું શોર્ટ સર્કિટ સાથે ઇક્વિવેલન્ટ શોધવા માંગુ છું કારણ કે જ્યારે મેં કહ્યું V બરાબર 0 એટલે કે મને જે મળે છે મારી પાસે શોર્ટ સર્કિટ છે અને હું તે શોર્ટ સર્કિટ દ્વારા કરંટને માપું છું અહીં મેં તેને IL1 કહ્યું પરંતુ આ IN ને સામાન્ય રીતે નોર્ટન કરંટ કહેવામાં આવે છે તે નોર્ટન કરંટ અથવા શોર્ટ સર્કિટ કરંટ છે તેથી હું શોર્ટ સર્કિટ સાથે 1 1 પ્રાઇમ સમાપ્ત કરું છું અને શોર્ટ સર્કિટમાં 1 થી 1 પ્રાઇમ સુધી જતી યોગ્ય દિશામાં કરંટને માપું છું જે મને શોર્ટ સર્કિટ કરંટ અથવા નોર્ટન કરંટ આપે છે ચાલો હું બીજા કેસ પર નજર કરું જ્યાં તમામ ઇન્ટરનલ સોર્સ ને નલ કરવામાં આવે છે ઇન્ડિપેન્ડન્ટ સોર્સ ને નલ કરવામાં આવે છે આપણી પાસે માત્ર લિનિયર રેઝિસ્ટર હશે જે R ઇક્વિવેલન્ટ દ્વારા આપવામાં આવે છે આ ચોક્કસ કિસ્સામાં હું તેને RN કહીશ નોર્ટન રેઝિસ્ટન્સ તેથી આ નોર્ટન રેઝિસ્ટન્સ RN હોવા બરાબર છે અને તે આ VL દ્વારા ચાલે છે અને તે દિશામાં IL2 ને માપે છે તેથી સ્પષ્ટપણે IL2 એ VL ને RN દ્વારા વિભાજીત કરવામાં આવે છે અને ટોટલ માટે જે ગણતરી કરી હતી થેવેનિન ઇક્વિવેલન્ટ માં પણ રેઝિસ્ટન્સ Rth હતો તે બરાબર એ જ વસ્તુ હતી આપણે ઇન્ટરનલ સોર્સ ને ડિએક્ટિવ કરી દીધા અને રેઝિસ્ટન્સ અંદર જોયો માત્ર એટલો જ તફાવત છે કે આપણે ત્યાં કરંટ લગાવી રહ્યા છીએ અને અહીં આપણે વોલ્ટેજ લગાવી રહ્યા છીએ પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી જો તમે વોલ્ટેજ અથવા કરંટ લાગુ કરો છો તો I ટેસ્ટ દ્વારા રેશિયો સાથે સુસંગત રહેવા માટે RN કહું છું તે Rth થેવેનિન રેઝિસ્ટન્સ બરાબર છે થેવેનિન રેઝિસ્ટન્સ અને નોર્ટન રેઝિસ્ટન્સ એક જ વસ્તુ છે તેથી ચાલો હવે આપણે સંપૂર્ણ સર્કિટ સાથે આપણી સુપર પોઝિશન છે જો આપણે VL લાગુ કરીએ છીએ તો આપણી પાસે ચોક્કસ કરંટ IL છે અને સુપર પોઝિશન માટે આપણે જે બે કેસ લીધા છે તેમાંથી આપણે જાણીએ છીએ કે આ IL બરાબર IN છે શોર્ટ સર્કિટ કરંટ અથવા નોર્ટન કરંટ VL ને RN દ્વારા ડિવાઇડ કરે છે હવે આ સમગ્ર વસ્તુને સિમ્પલ ઇક્વિવેલન્ટ નો ઉપયોગ કરીને રજૂ કરી શકાય છે કરંટ N જે આ ચોક્કસ ટર્મને અનુરૂપ છે પછી મારી પાસે ત્યાં વોલ્ટેજ VL છે અને આ ટર્મ મેળવવા માટે હું ફક્ત રેઝિસ્ટન્સ RN ને જોડું છું તેથી સ્પષ્ટપણે તમે જોશો કે અહીં વહેતો કરંટ VL ને RN દ્વારા વહેંચવામાં આવે છે તે રીતે વહેતો કરંટ IN શોર્ટ સર્કિટ કરંટ માં છે તેથી અહીં વહેતો કરંટ બીજું કશું નથી તે કરંટ જે IN - VL ને RN દ્વારા ડિવાઇડ કરવામાં આવે છે આ સારું છે જો તમે થેવેનિન ઇક્વિવેલન્ટ સાથે યાદ કરો તો આપણી પાસે VL ને Vth - IL ×× Rth છે અને આપણી પાસે અહીં સમાન ઇક્વેશન IN કરંટ સોર્સ નો ઉપયોગ કરીને આઉટપુટ કરંટ IL નું અનુકરણ કરી શકે છે જે Rth ની બરાબર પણ છે આ ચોક્કસ સર્કિટ ટર્મિનલ 1 અને 1 પ્રાઇમ પર આની ઇક્વિવેલન્ટ છે આ 1 અને 1 પ્રાઇમ છે અને આને નેટવર્ક N નું નોર્ટન ઇક્વિવેલન્ટ સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે આપણી પાસે વોલ્ટેજ સોર્સ અને કરંટ સોર્સ છે આપણે રહી શકીએ છીએ નોર્ટન થિયોરમ થેવેનિનના થિયોરમની જેમ ઇન્ડિપેન્ડન્ટ સોર્સ અને લિનિયર કમ્પોનન્ટ સાથેના કોઈપણ સર્કિટ જે લિનિયર રેઝિસ્ટર છે અને કંટ્રોલ સોર્સને બે ટર્મિનલ પર કરંટ સોર્સ દ્વારા અને રેઝિસ્ટરની પેરેલલ રજૂ કરી શકાય છે અને આ કરંટ સોર્સ શું છે જેમાં બે ટર્મિનલ વચ્ચે શોર્ટ સર્કિટમાં વહેતો કરંટ છે અને આ રેઝિસ્ટર RN કંઈ નથી પરંતુ ઇન્ડિપેન્ડન્ટ ટર્મિનલને ડિએક્ટિવ અથવા નલ સાથે બે ટર્મિનલમાં જોતા રેઝિસ્ટન્સ એટલે કે તેમને 0 કહેવામાં આવે છે તેથી થેવેનિનના થિયોરમનું ડ્યુએલ બરાબર છે હવે એ જ સર્કિટ n ને તેના થેવેનિનની ઇક્વિવેલન્ટ V થી રજૂ કરી શકાય છે Rth અથવા નોર્ટન ઇક્વિવેલન્ટ સાથે સિરિઝ છે જે RN સાથે પેરેલલ છે અલબત્ત RN Rth ની બરાબર છે ફરીથી આ બે વચ્ચેના સર્કિટ માટે ઇક્વિવેલન્ટ હોલ્ડ્સ ફરીથી આ બે ટર્મિનલ 1 અને 1 પ્રાઇમ પર ઇક્વિવેલન્ટ ધરાવે છે અને તેનો અર્થ શું છે તે કહે છે કે કોઈપણ સર્કિટ ટર્મિનલથી 1 1 પ્રાઇમ સાથે જોડાયેલ છે તમે ફુલ સર્કિટ અથવા થેવેનિન સાથે જોડાયેલા છો અથવા નોર્ટન આ ટર્મિનલ્સ પર કરંટ અને વોલ્ટેજ બરાબર સમાન હશે અને પરિણામે તમે જે સર્કિટમાં જોડાશે તે પણ બરાબર સમાન હશે તેથી આ સર્કિટમાં મોડ્યુલ છે આ કિસ્સામાં જો તમારી પાસે 1 અને 1 પ્રાઇમ સાથે જોડાયેલ કંઈપણ ન હોય તો આ તમામ RN માં વહે છે તેથી 1 અને 1 પ્રાઇમમાં વોલ્ટેજ ફક્ત × RN અથવા × Rth માં આ થેવેનિન વોલ્ટેજ વચ્ચેનો સંબંધ છે અને આપેલ સર્કિટનો નોર્ટન કરંટ છે